આજનું લેક્ચર એ પાછલા દિવસના લેક્ચરનું સિલસિલો હશે જે પાછલા દિવસે અમે લેસિંગ સિસ્ટમની ડિઝાઈનિંગ માટે ડિઝાઇન ઉદાહરણમાંથી પસાર થયા છીએ તો છેલ્લા લેક્ચરમાં આપણે લેસિંગ સિસ્ટમ કેવી રીતે ડિઝાઇન કરવી લેસિંગની લંબાઈ લેસિંગની પહોળાઈ લેસિંગની જાડાઈ કેવી રીતે આપવી તેની ચર્ચા કરી છે પછી બે લેસીંગ વચ્ચેનું અંતર શું હશે ઝોકનો કોણ શું હશે તેથી લેસિંગની તમામ વિગતોની ચર્ચા કરવામાં આવી છે આજે આપણે કનેક્શન પાર્ટ પર ચર્ચા કરવા જઈશું કનેક્શન પાર્ટ એટલે લેસિંગ અને કોલમ મેઈન કોલમ વચ્ચેનું કનેક્શન તેથી જેમ લેસિંગ ચોક્કસ માત્રામાં લોડ લે છે તેથી આપણે કોલમ સાથે લેસિંગને એવી રીતે ડિઝાઇન કરવાની જરૂર છે કે આ બંને વચ્ચેનું જોડાણ વિકસિત લોડ વિકસિત લોડને કેવી રીતે ગણતરી કરવી તે આપણે ચર્ચા કરી છે આજે આપણે ગણતરી કરીશું વિકસિત લોડ એટલે કે ટ્રાંસવર્સ શીયર જે આવે છે તે લોડના 2 5 ટકા જે કમ્પ્રેસિવ લોડમાંથી એક છે જે મુખ્ય સભ્ય મુખ્ય સંકુચિત સભ્ય પર કાર્ય કરે છે તેથી તેમાંથી આપણે શીયરની કિંમત શોધવાની છે અને પછી આપણે કનેક્શન વિગતો શું હશે તે શોધી શકીએ છીએ કનેક્શન વિગતો ફરીથી આપણે આજે બે પ્રકારના જોડાણોની ચર્ચા કરીશું એક બોલ્ટ કનેક્શન બીજું છે વેલ્ડ કનેક્શન તો બોલ્ટ કનેક્શન માટે આપણે બોલ્ટને કેવી રીતે ડિઝાઇન કરીશું અને વેલ્ડને કેવી રીતે ડિઝાઇન કરીશું તે બાબતોની આજે ચર્ચા કરવામાં આવશે તેથી તે કરવા જતાં પહેલા હું ખૂબ જ ઝડપથી પાછલા દિવસોના ઉદાહરણમાંથી પસાર થઈશ જેથી આપણે અમારી અગાઉની ગણતરીઓને યાદ કરાવી શકીએ જે બોલ્ટની ડિઝાઇન તાકાત અને બોલ્ટની સંખ્યા અથવા વેલ્ડ લંબાઈની ગણતરી માટે જરૂરી હશે તેથી ખૂબ જ ઝડપથી અમે અગાઉના વ્યાખ્યાનમાંથી જે પણ ભાગ આપ્યો છે તેમાંથી પસાર થઈશું તેથી ઉદાહરણ આ હતું કે તેથી ઉદાહરણ આ છે જે અહીં લખ્યું છે કે 100 કિલોન્યુટનના ફેક્ટર લોડને વહન કરવા માટે 10 5 મીટર લાંબી લેસ્ડ કૉલમ ડિઝાઇન કરો તે જ ઉદાહરણ છે અને અહીં આપણે બે ચેનલ વિભાગનો ઉપયોગ કરીશું જે પાછળથી પાછળ મૂકવામાં આવશે અને અમે કરીશું બોલ્ટેડ કનેક્શન સાથે લેસિંગ સિસ્ટમની ડિઝાઇન અને વેલ્ડ કનેક્શન સાથે લેસિંગ સિસ્ટમની ડિઝાઇન શોધવાનો પ્રયાસ કરો અમે આ કેસને સાઇટ વેલ્ડ તરીકે ધ્યાનમાં લઈશું અમે તે કિસ્સામાં શોપ વેલ્ડને પણ ધ્યાનમાં લઈ શકીએ છીએ કે ગામા mw મૂલ્ય હશે બદલાયેલ તેથી વેલ્ડના પ્રકાર મુજબ તે સાઇટ વેલ્ડ હોય કે શોપ વેલ્ડ હોય ગામા એમડબલ્યુ લેવાનું રહેશે તેથી જો આપણે પહેલાના વ્યાખ્યાનને યાદ અપાવીએ તો આપણે જોઈ શકીએ છીએ કે આપણે આનો ઉકેલ પહેલેથી જ મેળવી લીધો છે જે ISMC 300 બેક ટુ બેક છે અમે 184 મિલીમીટરનું અંતર પ્રદાન કર્યું છે અને અમે ryy દ્વારા L0 પણ શોધી કાઢ્યું અમે ગણતરી કરી કે જ્યાં L0 બાય ryy આવી રહ્યું છે જ્યાં L0 ની કિંમત અગાઉની સ્લાઇડમાં ગણવામાં આવી છે અને તે L0 બાય r અથવા 50 કરતા ઓછી થઈ રહી છે તેથી L0 મૂલ્ય જે આપણે ધ્યાનમાં લીધું છે 568 L0 વેલ્યુનો અર્થ છે કે જો આપણે આના જેવું લેસિંગ જોઈએ તો આ L0 વેલ્યુ છે બરાબર તેથી લેસિંગ આના જેવું થઈ રહ્યું છે તેથી આપણે આમાંથી L0 વેલ્યુ ધ્યાનમાં લીધી છે હવે આપણે મહત્તમ શીયરની પણ ગણતરી કરી છે જે કોમ્પ્રેસિવ લોડના 2 5 ટકા છે અને દરેક પેનલમાં ટ્રાંસવર્સ શીયરને ધ્યાનમાં લેવામાં આવ્યું છે કારણ કે ત્યાં બે સમાંતર તબક્કા છે તેથી આપણે N ની કિંમત 2 ગણી છે તેથી દરેકમાં ટ્રાંસવર્સ ફોર્સ અને ટ્રાન્સવર્સ શીયર પેનલ આટલું આવે છે અને લેસિંગમાં કોમ્પ્રેસિવ ફોર્સ કોસેક 45 ડીગ્રીમાં ટ્રાન્સવર્સ શીયર હશે શા માટે કોસેક 45 ડીગ્રી જે ટ્રાન્સવર્સ શીયર આ રીતે આવે છે અને કોમ્પ્રેસિવ ફોર્સ આ રીતે હશે તેથી સંતુલન સમીકરણ બનાવતી વખતે આપણે આ મૂલ્ય શોધી શકીએ છીએ તેથી લેસિંગ બારમાં સંકુચિત બળ અમે આ મેળવ્યું છે આ મૂલ્ય આજની ગણતરીમાં જરૂરી રહેશે જે 17 67 કિલોન્યુટન છે આ મૂલ્ય લેસિંગ બારમાં સંકુચિત બળ છે અને જોડાણો ડિઝાઇન કરતી વખતે આપણે આ લોડ સામે ડિઝાઇન કરવી પડશે તેથી આપણે આ ભાર યાદ રાખો જે અહીં આવી રહ્યો છે પછી આપણે લેસિંગ પ્લેટની જાડાઈની ગણતરી કરી છે અને તેનો ઉપયોગ કરીને લેસિંગ પ્લેટની આ જાડાઈની ગણતરી કરવામાં આવશે તે પહેલાં આપણે લેસિંગ ફ્લેટ અને લેસિંગ ફ્લેટની લંબાઈની ગણતરી કરવી પડશે અમને આ રીતે મળ્યું કારણ કે માફીની ન્યૂનતમ પહોળાઈ લેસિંગ ફ્લેટની આપણે ગણતરી કરીશું કારણ કે આ બે વચ્ચેનું અંતર આ અને અને ગેજનું અંતર 50 હતું તેથી તે મુજબ લેસિંગ ફ્લેટની લંબાઈ જે આ છે તેની ગણતરી કરવામાં આવી છે બરાબર બીજી બાબત એ છે કે લેસિંગ ફ્લેટની ન્યૂનતમ પહોળાઈ 3 માં d છે જેની ગણતરી 48 કરવામાં આવી છે અને તેથી અમે 50 mm પહોળા લેસિંગ ફ્લેટ અને 402 mm લંબાઈ અને જાડાઈ પ્રદાન કરી છે અમે કલમ 7 6 3 મુજબ ગણતરી કરીશું અમે ન્યૂનતમ ગણતરી કરી શકીએ છીએ લેસિંગ ફ્લેટની જાડાઈ ફ્લેટની લંબાઇમાં 1 બાય 40 જેટલી છે અને આપણે જાણીએ છીએ કે ડબલ લેસિંગ માટે તે 1 બાય 60 હશે તેથી લેસિંગની જાડાઈ આપણે આના જેવી શોધી રહ્યા છીએ તેથી આપણે 12 મીમી જાડી પ્લેટ અને પહોળાઈ 50 મીમી તરીકે વાપરી શકીએ છીએ અને હવે આપણે પાતળો ગુણોત્તર ચકાસવા માટે પાતળો ગુણોત્તર તપાસવો પડશે આપણે ગિરેશનની લઘુત્તમ ત્રિજ્યા શોધીશું જે ફ્લેટ લેસિંગ માટે છે તે મૂળ 12 દ્વારા ટી હશે જે આપણે આ રીતે શોધી શકીએ છીએ યાદ રાખો કે જો ગિરેશનની લઘુત્તમ ત્રિજ્યા આપણે કોણ વિભાગને ધ્યાનમાં લઈએ પછી આપણે IS કોડ એટલે કે SP 6 SP માંથી 6 એંગલ વિભાગના gyration rvv ની લઘુત્તમ ત્રિજ્યા આપણે શોધી શકીએ છીએ અને તેમાંથી આપણે ગણતરી કરવી પડશે અને અમે લેસિંગ ફ્લેટનો ઉપયોગ કરી રહ્યા હોવાથી અમને આ મૂલ્ય સીધું જ મળ્યું તેથી જીરેશનની ત્રિજ્યા આપણને 116 મળી રહી છે અને જે 145 કરતા ઓછી હોવી જોઈએ એટલે કે લેસિંગ લંબાઈ બરાબર છે આગળ આપણે શું કરીશું આપણે fcd વેલ્યુ શોધીશું fcd વેલ્યુ એટલે લેસિંગ મેમ્બરનું સંકુચિત તણાવ તેથી l બાય r માટે 116 બરાબર છે જે અમને મળ્યું છે અને અમે સ્ટીલના fy 250 ગ્રેડનો ઉપયોગ કરી રહ્યા છીએ અને ફ્લેટ પ્લેટ માટે બકલિંગ ક્લાસ c હશે તેથી તે સ્થિતિ અનુસાર આપણે કોષ્ટક 9c માંથી સંકુચિત તણાવનું મૂલ્ય શોધી શકીએ છીએ જે આ 88 06 હશે અને l બાય r બરાબર 110 અને l બાય r બરાબર 120 માટે ઇન્ટરપોલિંગ પરિણામો પરથી શોધી શકાય છે તેથી આ રીતે આપણે fcd મૂલ્ય જમણું અને ડિઝાઇન સંકુચિત બળ પણ શોધી શકીએ છીએ જાણી શકો છો અને આ ડિઝાઇન સંકુચિત બળ લેસિંગ મેમ્બર પર કામ કરતા કોમ્પ્રેસિવ ફોર્સ લેસિંગ મેમ્બર પર કામ કરતા બળ કરતા વધારે હોવું જોઈએ જેની અમે ગણતરી 17 67 કિલોન્યુટન તરીકે કરી છે તેથી આ ડિઝાઇન કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે જે લેસિંગ પરના બાહ્ય કોમ્પ્રેસિવ ફોર્સ કરતાં વધુ છે સભ્ય તેથી તેનો અર્થ એ કે ડિઝાઇન બરાબર છે બરાબર દરેક કિસ્સામાં મેં કહ્યું છે કે જો માપદંડ સંતોષકારક ન હોય તો આપણે કાં તો પ્લેટની જાડાઈ વધારવી પડશે અથવા પ્લેટની પહોળાઈ એટલે કે કેસ ટુ કેસ આપણે તપાસવી પડશે ક્યારેક આપણે લેસિંગની લંબાઈ ઘટાડવી પડશે ઝોકનો કોણ બદલીને પ્લેટ તેથી આ રીતે આપણે શોધવાનું છે કે કયો અર્થ કયો પરિમાણ છે અને ડિઝાઇન કયા ઓરિએન્ટેશન હશે એટલે કે લેસિંગ પ્રદાન કરવામાં આવશે જેથી લેસિંગની ડિઝાઇન સુરક્ષિત રહેશે હવે આપણે ફ્લેટની તાણ શક્તિ શોધવાની છે કારણ કે આપણે તાણ શક્તિ અથવા સંકોચનીય શક્તિ જોશું બંને કિસ્સામાં આ મૂલ્ય સમાન 17 67 હશે કારણ કે લેસિંગ મેમ્બરમાં જે પણ અક્ષીય બળ આવે છે તે તણાવ અથવા સંકોચન હોઈ શકે છે તો બંને કેસ માટે એટલે કમ્પ્રેશન માટે અને ટેન્શન માટે આપણે એ તપાસવું પડશે કે ટેન્શન કે કમ્પ્રેશનને કારણે ડિઝાઇનની મજબૂતાઈ આ 17 67 કરતાં વધુ છે કે નહીં તેથી તાણ શક્તિ અનુસાર આપણે નિર્ણાયક વિભાગના અત્યાનંદને કારણે ઉપજને કારણે સભ્યની ડિઝાઇન તાણ શક્તિની ગણતરી કરી શકીએ છીએ જેથી આપણે શોધી શકીએ કે આ Tdn મૂલ્ય હશે તેથી Tdn મૂલ્ય આપણે આ સૂત્રમાંથી શોધી શકીએ છીએ કે ગામા m1 દ્વારા 0 9 માં B ઓછા dh માં t માં fu તેથી આ મૂલ્ય મૂક્યા પછી આપણે Tdn મૂલ્ય 113 36 કિલોન્યુટન તરીકે શોધી શકીએ છીએ અને તે જ રીતે Tdg મૂલ્ય કે જે ગામા m0 દ્વારા Agfy છે તે વિભાગની કુલ ઉપજને કારણે કુલ શક્તિને કારણે ઉપજ મળી રહી છે અને કુલ ક્ષેત્રફળને 50 માં 12 મૂકીને જે B માં d B માં t અને fy છે તો આપણે શોધી શકીએ છીએ Tdg મૂલ્ય 136 363 કિલોન્યુટન છે તેથી ફ્લેટની તાણ શક્તિ આ 113 અને 136 ની ન્યૂનતમ બની જશે એટલે કે 113 36 36 કિલોન્યુટન અને આ લેસિંગ બારમાં આવતા તાણ બળ કરતા વધારે છે તેથી આ ડિઝાઇન ઠીક છે જો હું છું તો મેં પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે કે જો ડિઝાઇન ઠીક ન હોય તો અમારે શું કરવાની જરૂર છે અમારે લેસિંગનું પરિમાણ બદલવું પડશે જેથી ડિઝાઇનની મજબૂતાઈ આ 17 67 કિલોન્યુટન કરતાં વધુ બને હવે આપણે આવીશું હવે આપણે બોલ્ટેડ જોડાણો પર આવીશું હવે સૌપ્રથમ આપણે બોલ્ટ કનેક્શનને ધ્યાનમાં લેવા જઈ રહ્યા છીએ જ્યારે લેસીંગ એકબીજાને ઓવરલેપ ન કરે તેનો અર્થ એ છે કે જ્યારે આપણો કેસ આવો હોય ત્યારે કહો કે ધારો કે આ એક કૉલમ મેમ્બર વર્ટિકલ કૉલમ મેમ્બર છે અને આ રીતે ચોક્કસ ઝોક સાથે લેસિંગ આપવામાં આવ્યું છે અને આ ઓવરલેપ નથી એટલે અલગથી તે આ રીતે જોઈન્ટ કરવામાં આવ્યું છે ખરું તેથી બળ આપણે શોધી શકીએ છીએ કે બળ શું આવી રહ્યું છે બરાબર હવે બળ શોધવાનો અર્થ એ છે કે આપણે અહીં બોલ્ટ પ્રદાન કરીશું અને આપણે જાણીએ છીએ કે આ સિંગલ લેસિંગ પર ચિત્રમાં ફોર્સ એક્સિયલ ફોર્સ શું આવે છે બરાબર જેની આપણે અગાઉ ગણતરી કરી છે હવે આપણે પહેલા એ શોધવાનું છે કે બોલ્ટ સ્ટ્રેન્થ શું હશે જે સભ્યની બોલ્ટ સ્ટ્રેન્થ બરાબર છે તેથી જો આપણે 16 મીમી બોલ્ટનો ઉપયોગ કરીએ કારણ કે પ્રશ્નમાં તેને ગ્રેડ 4 6 નો 16 મીમી બોલ્ટ આપવામાં આવ્યો છે તો પછી આપણે જે શોધી શકીએ છીએ તે આપણે સિંગલ શીયરમાં બોલ્ટની મજબૂતાઈ શોધી શકીએ છીએ કારણ કે આ અલગથી છે તે અલગથી ઓવરલેપ થયેલ નથી તે સંયુક્ત છે તેથી આ મૂળભૂત રીતે સિંગલ શીયર હશે તેથી સિંગલ શીયર Vsb ને લીધે આપણે શોધી શકીએ છીએ રાઇટ Vsb એ ગામા mb દ્વારા રૂટ 3 દ્વારા fu માં Asb હશે અને અહીં આપણે જેને શીયર પ્લેન ગણ્યું છે તે થ્રેડેડ ભાગમાંથી પસાર થવાનું નથી તેથી Anb ની જગ્યાએ આપણે Asb ને ધ્યાનમાં લઈએ છીએ તેથી જો આપણે ધ્યાનમાં લઈએ કે આપણને 4 બાય 16 ચોરસમાં 400 માં પાઈ મળશે બોલ્ટની મજબૂતાઈ બોલ્ટની અંતિમ તાકાત છે તો આ 1 બાય ગામા એમબી 1 25 છે બરાબર તેથી જો હું આને ધ્યાનમાં લઈશ તો મને 37 147 કિલોન્યુટન જેટલું મૂલ્ય મળશે હવે બોલ્ટના 16 મીમી વ્યાસ તરીકે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ તેથી હું પિચને 2 5d લઘુત્તમ પિચ તરીકે ધારી શકું છું તેથી તે 40 મીમી હશે અને લઘુત્તમ અને ધાર 1 5d0 હશે જે 1 5 માં 16 વત્તા 2 છે એટલે કે 18 બરાબર 27 છે તેથી અમે 27 માફ કરશો 50 મીમી કહીએ તેમ કહી પીચ આપી શકીએ છીએ અમે થોડો વધારો કરી શકીએ છીએ અને e તરીકે કહીએ છીએ 31 મીમી કારણ કે 30 મીમી સાચું તો હવે Kb આ e માંથી 3d0 p બાય 3d0 ઓછા 0 25 fub બાય fu અને 1 નાનો હશે તેથી જો આપણે આને ધ્યાનમાં લઈશું તો આપણને Kb ની કિંમત 0 57 મળશે બરાબર હવે Kb ની કિંમત તરીકે વિચારીએ છીએ 0 57 અમે બેરિંગ સ્ટ્રેન્થ Vdpb શોધી શકીએ છીએ જો હકીકતમાં આ Vsb ખરેખર Vdsb છે કારણ કે અમે ગામા mb Vdsb ડિઝાઇન શીયર સ્ટ્રેન્થ દ્વારા વિભાજિત કર્યું છે તેથી બેરિંગ સ્ટ્રેન્થ Vdpb ગામા mb દ્વારા 2 5 Kb dtfu હશે તેથી જો હું આ મૂલ્ય પ્રદાન કરું તો હું શોધી શકું છું કે 2 5 માં Kb છે 0 57 માં 16 માં 12 માં ફૂ છે 410 બાય 1 25 તેથી આ 89 74 કિલોન્યુટન બની રહ્યું છે બરાબર તેથી બોલ્ટની તાકાત હું શોધી શકું છું કારણ કે 37 નો અર્થ આ બે 37 147 અને 89 74 માંથી ઓછો છે તેથી આ બેમાંથી ઓછી બોલ્ટની મજબૂતાઈ 37 147 કિલોન્યુટન થશે તેથી જરૂરી બોલ્ટની સંખ્યા બોલ્ટ વેલ્યુ દ્વારા R અથવા Bv બોલ્ટ વેલ્યુ દ્વારા બળ હશે તેથી બળ 17 67 કિલોન્યુટન છે જેની આપણે અગાઉ ગણતરી કરી છે અને બોલ્ટની કિંમત 37 147 છે તેથી આ 0 5 બની રહ્યું છે એટલે કે ઓછામાં ઓછું એક બોલ્ટ જરૂરી છે દરેક છેડે પૂરા પાડવામાં આવશે બરાબર તેથી એક બોલ્ટ અમે પ્રદાન કરવા જઈ રહ્યા છીએ તેથી આ એક કેસ છે અને બીજો કેસ એ હશે કે જો બોલ્ટ્સ એક બીજાને ઓવરલેપ કરવામાં આવ્યા હોય તો માફ કરશો આ કેસ જો lacings એકબીજા ઓવરલેપ છે તેથી જો લેસીંગ્સ એકબીજાને ઓવરલેપ કરવામાં આવે તો તેનો અર્થ એ થશે કે જોડાણો આના જેવા હશે ઉદાહરણ તરીકે કહો કે આ મુખ્ય સભ્ય છે અને આપણી પાસે અહીં એક લેસીંગ છે અને બીજી લેસીંગ આના જેવી છે બરાબર તેથી અહીં બોલ્ટીંગ કરવામાં આવશે અને તેનો અર્થ એ છે કે આ ઓરિએન્ટેશનમાં આપણે જે લેસીંગ બનાવી રહ્યા છીએ તે એક બીજાને ઓવરલેપ કરેલ છે તેથી આ કિસ્સામાં બોલ્ટ Vdsb ની ડિઝાઈન શીયર સ્ટ્રેન્થ સિંગલ શીયરને કારણે શીયર સ્ટ્રેન્થ કરતાં બમણી થઈ જશે કારણ કે આ ડબલ શીયર તરીકે કામ કરે છે તેથી આપણે અગાઉ જે પણ શીયર સ્ટ્રેન્થ મેળવી હતી તે તેના કરતાં બમણી હશે 37 કિલોન્યુટન બરાબર તેથી આ 74 294 કિલોન્યુટન બની રહ્યું છે કારણ કે આ કિસ્સામાં તે ડબલ શીયર હેઠળ હશે બરાબર હવે બેરિંગમાં સ્ટ્રેન્થ સમાન હશે અમે બેરિંગમાં તાકાત શોધી શકીએ છીએ Vdpb જે 2 5 સમાન હશે Kb 0 57 છે d 16 છે t 12 છે પછી fu છે 410 બાય 1 25 ગામા mb આ સમાન છે અગાઉ 89 74 કિલોન્યુટન તેથી આપણે શું જોઈ શકીએ છીએ કે ડબલ શીયરમાં બોલ્ટની મજબૂતાઈ 74 294 આવી રહી છે અને બેરિંગમાં બોલ્ટની મજબૂતાઈ 89 74 છે તેથી બોલ્ટની કિંમતને આપણે 74 294 કિલોન્યુટન ગણી શકીએ ખરું હવે બોલ્ટની સંખ્યા જરૂરી છે તેથી અહીં આપણે જોઈ શકીએ છીએ કે બોલ્ટ પર કાર્ય કરતું બળ પરિણામી બળ શું હશે તે આપણે શોધી શકીએ છીએ કે પરિણામી બળ V બાય N બરાબર કોટ 45 ડિગ્રીમાં હશે આપણે આ કેવી રીતે મેળવી રહ્યા છીએ કારણ કે તમે જુઓ કે જો આપણે આનું પરિણામ આ થીટા છે બરાબર તેથી જો આ થીટા છે તો આપણે શોધી શકીએ છીએ કે 2F cos theta બરાબર 2 માં 2F cos theta તેથી 2 માં F નો અર્થ V દ્વારા N અગાઉ આપણને કોસેક થીટા મળ્યો હતો બરાબર તેથી પરિણામી બળ R આ બોલ્ટમાં બનશે F cos theta વત્તા F cos theta બરાબર તેથી બંને એકસાથે F cos theta અને F cos theta વર્ટીંગ કરશે તેથી 2F cos થીટા ફરીથી F બરાબર V બાય N કોસેક થીટા તેથી 2 માં V દ્વારા N cosec થીટા માં cos થીટા તેથી આ N cot થીટા દ્વારા V માં 2 N cot થીટા દ્વારા V માં 2 માં બનશે તેથી આપણે પરિણામી બળ શોધી શકીએ છીએ કારણ કે R બરાબર 2 માં V બાય N કોટ 45 ડિગ્રી છે તેથી આ મૂલ્ય 2 માં 12 5 માં કોટ 45 ડિગ્રી થશે એટલે કે 25 કોટ 45 ડિગ્રી 1 છે તેથી 25 કિલોન્યુટન બરાબર તેથી પરિણામી બળ 25 કિલોન્યુટન આવે છે અને બોલ્ટની કિંમત 74 294 કિલોન્યુટન આવે છે યાદ રાખો કે આ પહેલા કરતા અલગ છે અગાઉના ઓરિએન્ટેશનના કિસ્સામાં આપણું બોલ્ટ મૂલ્ય સિંગલ શીયરને કારણે અલગ હતું અને પરિણામી બળ પણ અલગ હતું કારણ કે અહીં પરિણામી બળ આ બે બળનો અર્થ કોસ ઘટક હશે બરાબર તેથી બોલ્ટની સંખ્યા હું શોધી શકું છું કે પરિણામી બળ 25 તરીકે હશે અને બોલ્ટની કિંમત 37 હતી તેથી તે 0 7 બની રહ્યું છે એટલે કે અહીં આ કિસ્સામાં પણ તે 1 આવી રહ્યું છે એટલે કે જો આપણે દરેક છેડે એક બોલ્ટ પ્રદાન કરીએ તો તે છે પર્યાપ્ત તો આ રીતે બોલ્ટ જોડાણો બનાવવામાં આવે છે હવે બોલ્ટ કનેક્શન પછી આપણે બીજી એક વાત યાદ રાખવાની જરૂર છે જે મહત્વપૂર્ણ છે કે જ્યારે આપણે બિલ્ટ અપ મેમ્બરને લેસિંગ સિસ્ટમ દ્વારા કમ્પ્રેશન મેમ્બરને કનેક્ટ કરી રહ્યા છીએ ત્યારે આપણે અંતમાં ટાઈ પ્લેટ આપવી પડશે ઉદાહરણ તરીકે આ એક કહો તો આ આ રીતે આગળ વધશે અને અંતે આપણે ટાઈ પ્લેટને છેડે ઉપર અને નીચે અથવા બંનેના છેડે એટલે કે બંને છેડે ટાઈ પ્લેટ આપવી પડશે તો આપણે આને ટાઈ પ્લેટ કહેવાની જરૂર છે તેથી આપણે ટાઈ પ્લેટના પરિમાણો શોધવાની જરૂર છે અને આ વિગતો કલમ 7 2 માં આપવામાં આવી છે તેથી હવે આ કોડલ જોગવાઈ મુજબ અસરકારક ઊંડાઈ d એ S વત્તા 2 Cyy તરીકે શોધી શકાય છે જ્યાં જો આપણે આ કેસ માટે આ પ્રકારના ચેનલ વિભાગને બેક ટુ બેક ધ્યાનમાં લઈએ તો આ Cyy ક્યાંક Cyy છે અને આ S છે તેથી અસરકારક ઊંડાઈ આ એક હશે અને તે 2 માં b કરતા વધારે હોવું જોઈએ જ્યાં b ફ્લેંજની પહોળાઈ છે એટલે યોગ્ય પહોળાઈ આપણે મેળવી રહ્યા છીએ આ ફ્લેંજ પહોળાઈને b કહેવામાં આવે છે તેથી અહીં આપણે CY માં 184 વત્તા 2 તરીકે S મેળવી રહ્યા છીએ જે અમને અગાઉ 23 6 મળ્યા હતા 231 2 બની રહ્યું છે અને તે b માં 2 કરતા વધારે હોવું જોઈએ b ફ્લેંજની પહોળાઈ હતી જે 90 હતી તેથી આ 180 છે એટલે કે અસરકારક ઊંડાઈ 180 કરતા વધારે છે તેથી તે ઠીક છે બરાબર હવે લઘુત્તમ કિનારી અંતર પણ આપણે લઘુત્તમ કિનારી અંતર પ્રદાન કરવાની જરૂર છે એટલે કે જ્યારે આપણે અહીં બોલ્ટ જોડાણો પ્રદાન કરીએ છીએ ત્યારે ઉદાહરણ તરીકે અહીં કહો કે હવે આપણે ચોક્કસ કિનારી અંતર પ્રદાન કરવું પડશે સાચો મતલબ કે જો હું તેને અહીં મોટું કરું તો તે કંઈક આના જેવું હશે ધારો કે આ કહો બોલ્ટ જોડાણો છે અને આ d છે બરાબર તેથી એકંદર ઊંડાઈ મૂળભૂત રીતે d વત્તા બે વખત e છે કારણ કે લઘુત્તમ કિનારી અંતર એટલે કિનારીનું અંતર છે જો તે આ હોય તો આપણે ધારનું અંતર શામેલ કરવું પડશે તેથી ઊંડાઈ કુલ ઊંડાઈ d વત્તા 2 માં e ઠીક છે હવે e આપણે શોધી શકીએ છીએ કે e હશે 1 5d0 d0 એટલે 18 તેથી 27 તેથી આપણે 30 ને યોગ્ય ગણીએ છીએ તેથી એકંદર ઊંડાઈ હું આ પરથી શોધી શકું છું કે અગાઉ અમને અસરકારક ઊંડાઈ 231 2 વત્તા 2 માં e 30 તરીકે મળી છે તેથી આ 291 2 બની રહ્યું છે એટલે કે પ્લેટની લઘુત્તમ એકંદર જાડાઈ ટાઈ પ્લેટની એકંદર ઊંડાઈ 291 2 હશે અથવા આપણે થોડી ઊંચી બાજુ પ્રદાન કરી શકે છે જે કહે છે 300 મિલીમીટર બરાબર તેથી અમે 300 મિલીમીટર ટાઈ પ્લેટ આપી રહ્યા છીએ અને જે લંબાઈ હું શોધી શકું છું તે લંબાઈ ફક્ત S વત્તા 2b હશે લંબાઈ S વત્તા 2b હશે તેથી 184 વત્તા 2 માં 90 તેથી ટાઈ પ્લેટની લંબાઈ 364 હશે જો આપણે ચિત્રમાં જોઈએ તો જો આ ક્રોસ વિભાગીય ઓરિએન્ટેશન પછી આ ટાઈ પ્લેટની લંબાઈ હશે આ b છે અને આ S છે બરાબર તેથી 364 મિલીમીટર હવે આપણે જે ટાઈ પ્લેટની જાડાઈ શોધવાની છે તે કોડલ જોગવાઈ મુજબ જાડાઈ છે તે આંતરિક બોલ્ટ વચ્ચેના અંતરનો 1 50મો ભાગ છે તો આ કિસ્સામાં તે 184 વત્તા 2 માં 50 હશે આંતરિક બોલ્ટ્સનો અર્થ એ છે કે જો આ g છે તો આપણે આને g તરીકે ગણી શકીએ ખરું અને આ આ S છે અને આ g છે ગેજ અંતર તેથી મૂળભૂત રીતે આપણે a વત્તા 2g S વત્તા 2g નો 1 50મો ગણ્યો છે બરાબર તેથી ગણતરીઓ પરથી હું શોધી શકું છું કે જાડાઈ 5 68 મિલીમીટર છે તેથી અમે 6 mm જાડાઈ આપી શકીએ છીએ તેનો અર્થ એ છે કે આપણે ટાઈ પ્લેટ પ્રદાન કરી શકીએ છીએ જે 364 સાઇઝની ટાઈ પ્લેટ પ્રદાન કરી શકે છે આ બે કમ્પ્રેશન મેમ્બર વચ્ચેના અંતરને કારણે નિશ્ચિત છે પછી 300 એ ઊંડાઈ છે અને જાડાઈ 6 છે તેથી ટાઈ પ્લેટનું આ કદ પ્રદાન કરવું પડશે અને અમે બોલ્ટનો ચોક્કસ વ્યાસ પ્રદાન કરી શકીએ છીએ કહો કે બોલ્ટનો 16 વ્યાસ અમે પ્રદાન કરી શકીએ છીએ અને એક સેમ્પલ આકૃતિ અહીં બતાવવામાં આવી છે હું આ આંકડો બતાવવા જઈ રહ્યો છું બીજા કેસ માટે કહો કે જો આપણે જોઈએ કે આપણે 300 મીમી ઊંડાઈ અને 364 મીમી લંબાઈ અને જાડાઈ 6 મીમી છે અને આ છે લેસિંગ પ્લેટનું કદ અને અહીં તે ઓવરલેપ થયેલ છે આ કિસ્સામાં અમે ચોક્કસ બિંદુએ બંને લેસિંગ સભ્યોના ઓવરલેપ થયેલા ઓવરલેપિંગને ધ્યાનમાં લઈએ છીએ તેથી અમે આ રીતે બનાવી શકીએ છીએ અને બે લેસિંગ વચ્ચેનું અંતર 568 મિલીમીટર છે તેથી આ રીતે આપણે બોલ્ટ કનેક્શન કરી શકીએ હવે વેલ્ડ કનેક્શન પર આવીએ છીએ ચાલો જોઈએ કે આપણે વેલ્ડ કનેક્શનની વિગતો કેવી રીતે બનાવી શકીએ તેથી વેલ્ડ કનેક્શનના કિસ્સામાં જો આપણે જોઈએ કે અહીં કેટલીક વસ્તુઓ આપવામાં આવી છે જે આપણને જાણવાની જરૂર છે કે ફ્લેંજની જાડાઈ ISMC 300 ની 13 6 mm ફ્લેંજની જાડાઈ છે હવે ફ્લેંજની જાડાઈ 13 6 છે તો આપણે વેલ્ડનું લઘુત્તમ કદ શોધી શકીએ છીએ IS 800 ના કોષ્ટક 21 માંથી તેથી વેલ્ડનું લઘુત્તમ કદ આપણે 5 mm તરીકે શોધી શકીએ છીએ તેથી એકમ લંબાઈ દીઠ વેલ્ડની તાકાત હું શોધી શકું છું 0 7 માં S S એ વેલ્ડનું કદ છે તેથી 0 7S fu માં રુટ 3 ગામા mw સાઇટ વેલ્ડ માટે ગામા mw મૂલ્ય 1 5 છે જેમ આપણે કોષ્ટક 5 થી જાણીએ છીએ બરાબર તેથી આ મૂલ્યો 552 33 ન્યૂટન પ્રતિ મિલીમીટર તરીકે આવે છે તેથી એકમ લંબાઈ દીઠ વેલ્ડની મજબૂતાઈ આપણે આના પરથી ગણતરી કરી શકીએ છીએ અને જરૂરી લંબાઈ પણ આપણે શોધી શકીએ છીએ કારણ કે કુલ બળ એટલે સભ્ય પર કામ કરતું અક્ષીય બળ 17670 ન્યૂટન 17 67 કિલોન્યુટન છે તેથી જરૂરી લંબાઈ હું આ બળ દ્વારા ભાગાકારમાંથી શોધી શકું છું એકમ લંબાઈ દીઠ વેલ્ડની તાકાત દીઠ તાકાત બરાબર તેથી 32 મિલીમીટર લંબાઈ જરૂરી છે હવે અમારે થોડી વધારાની લંબાઈ ઉમેરવાની જરૂર છે કારણ કે ધાર પર છેડા છેડા છેડે વળતર છે તેથી વેલ્ડના 2S કદમાં 32 વત્તા 2 એ S છે તેથી દરેક છેડે 2S તેની વધારાની જરૂર પડશે તેથી 2 માં 2S હશે કુલ તેથી 52 મિલીમીટર વેલ્ડ લંબાઈની જરૂર પડશે ખરું અને અમે કહી શકીએ કે થોડું વધારે કહીએ તો બંને છેડે 100 મીમી વેલ્ડ લંબાઈ હોઈ શકે છે તેથી આ રીતે આપણે વેલ્ડ લંબાઈની ગણતરી કરી શકીએ છીએ હવે આ માટે પણ આપણે ટાઈ પ્લેટના પરિમાણની ગણતરી કરી શકીએ છીએ તેથી આ માટે ટાઈ પ્લેટના પરિમાણ આ 184 વત્તા આ 2 ને Cyy માં આના જેવા હશે તેથી આપણે એકંદર ઊંડાઈ 231 2 મિલીમીટર તરીકે ઊંડાઈ આપી શકીએ છીએ જે વધારીને 240 મિલીમીટર કરી શકાય છે અહીં તમને યાદ છે કે અહીં કોઈ અસરકારક ઊંડાઈ નથી બરાબર તેથી બોલ્ટ કનેક્શનના કિસ્સામાં આપણી પાસે અસરકારક ઊંડાઈ છે બરાબર આ એકંદર ઊંડાઈ છે અને આ અસરકારક ઊંડાઈ છે પરંતુ અહીં વેલ્ડ કનેક્શનના કિસ્સામાં આપણે અંતે વેલ્ડીંગ કરીએ છીએ તેથી અસરકારક ઊંડાઈ અને એકંદર ઊંડાઈ સમાન હશે બરાબર તેથી એકંદર ઊંડાઈ અમે આની ગણતરી કરી છે અને અમે મેળવી રહ્યા છીએ એટલે થોડી ઊંચી બાજુ એટલે ઊંચી કિંમત જે 240 મિલીમીટર છે યાદ રાખો કે બોલ્ટ કનેક્શનના કિસ્સામાં તે 300 હતું અમે 300 મિલીમીટર પ્રદાન કર્યું છે હવે અહીં ટાઈ પ્લેટની લંબાઈ સામાન્ય અર્થ તરીકે હશે જે આપણે અગાઉના કિસ્સામાં ધ્યાનમાં લીધી છે તેથી ટાઈ પ્લેટની લંબાઈ 284 હશે તો ટાઈ પ્લેટની જાડાઈ આપણે શોધી શકીએ છીએ કે ટાઈ પ્લેટની જાડાઈ 1 બાય 50 હશે 5 તેથી અમે 6 mm ટાઈ પ્લેટ પ્રદાન કરી શકીએ અથવા થોડી ઊંચી કહો કે 8 mm ટાઈ પ્લેટ પણ અમે આપી શકીએ છીએ અને વેલ્ડનું કદ અમે 5 mm પ્રદાન કરી શકીએ છીએ બરાબર તેથી અંતિમ પરિમાણ હશે 283 બાય 240 બાય 8 મિલીમીટર સાઇઝની ટાઇ પ્લેટ પ્રદાન કરો અને તેને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 5 મિમી વેલ્ડ સાથે જોડો તેથી અંતિમ પરિમાણો આ 283 બાય 240 બાય 8 છે હવે શા માટે આપણે 8 મીમી પ્રદાન કર્યું છે જ્યાં 6 મીમી પૂરતું છે કારણ કે જો આપણે 6 મીમી આપીએ તો વેલ્ડનું કદ ફરીથી ઘટાડવું પડશે આપણે બધું ફરીથી ગણતરી કરવી પડશે તેથી અમે પરિણામોને મેચ કરવા માટે થોડી ઊંચી બાજુ પ્રદાન કરી છે તો ડ્રોઈંગ આ રીતે હશે કે આ રીતે દરેક છેડે જોડાણો બનાવવામાં આવ્યા છે અને ટાઈ પ્લેટ માટે જોડાણો આ રીતે બનાવવામાં આવ્યા છે બરાબર તેથી જ્યારે આપણે વેલ્ડ જોડાણો કરીશું ત્યારે આપણે આ કરવાનું છે હવે તે આના પર નિર્ભર કરે છે કે કુલ લંબાઈ કેટલી છે અને તે મુજબ આપણે વિતરિત કરવાનું છે એવું નથી કે કુલ લંબાઈનો અર્થ સમગ્ર લંબાઈ હશે ખરું કે આપણે કુલ લંબાઈ Lw કેટલી છે તે શોધવાનું છે અને આપણે ત્રણ બાજુએ વહેંચવાનું છે યોગ્ય રીતે અમે આ રીતે વિતરણ પણ કરી શકીએ છીએ ધારો કે આ ટાઈ પ્લેટ છે જે આપણે અહીં વિતરિત કરી શકીએ છીએ અહીં ચોક્કસ વિતરણ આપણે કરી શકીએ છીએ અહીં ચોક્કસ વિતરણ પણ આપણે જરૂરિયાત મુજબ કરી શકીએ છીએ તેથી આજના લેક્ચરમાં અમે લેસિંગ મેમ્બર અને કમ્પ્રેશન મેમ્બર વચ્ચે કનેક્શન દર્શાવ્યું છે બે પ્રકારના કનેક્શન્સ એક વેલ્ડ કનેક્શન છે બીજું બોલ્ટ કનેક્શન માટે ફરીથી બોલ્ટ કનેક્શન છે અમે બતાવ્યું છે કે જો લેસિંગ ઓવરલેપ થાય છે અને જો લેસિંગ ઓવરલેપ ન થાય તો ઓવરલેપિંગ લેસિંગ માટે અને ઓવરલેપિંગ લેસિંગ ન કરવા માટે દળોની ગણતરી કેવી રીતે કરવી અને પછી બોલ્ટની સંખ્યા કેવી રીતે આપવી કારણ કે બે કેસ માટે બોલ્ટની મજબૂતાઈ અલગ હશે અને આપણે ટાઈ પ્લેટનું પરિમાણ પણ શોધી કાઢ્યું છે ટાઈ પ્લેટના પરિમાણો કેવી રીતે શોધી શકાય તે પણ આ વ્યાખ્યાનમાં ઉદાહરણ દ્વારા દર્શાવવામાં આવ્યું છે અને પછી ફરીથી આપણે વેલ્ડ કનેક્શન માટે તે જ ગણતરી કરી છે જેનો અર્થ થાય છે કે વેલ્ડની લંબાઈ શું હશે અમે ગણતરી કરેલ જરૂરી વેલ્ડની લંબાઈ હોવી જોઈએ અને કેવી રીતે વિતરિત કરવું તે પણ અમે બતાવ્યું છે અને વેલ્ડના કદના આધારે વેલ્ડની લંબાઈની ગણતરી કેવી રીતે કરવી તે પણ દર્શાવવામાં આવ્યું છે તેથી હું આશા રાખું છું કે આનો અર્થ એ હશે કે આ ઉદાહરણ તમને કમ્પ્રેશન મેમ્બર અને લેસિંગ મેમ્બર વચ્ચેના જોડાણો વિશે સ્પષ્ટ કરશે આભાર